તેથી વ્યાખ્યાન નંબર 59 માં સ્વાગત છે જેના વિશે આપણે વાત કરીશું આપણે નોન હોમોજીનીયસ લિનિયર ઈકવેશન ના સોલ્યુશન પર અમારી ચર્ચા ચાલુ રાખીશું તેથી ખાસ કરીને અમે વિશેષ ઇન્ટિગ્રલ શોધવા માટેના ખાસ ઇન્ટિગ્રલ અને સોલ્યુશન તકનીકો વિશે અને ફક્ત પહેલાના વ્યાખ્યાનમાંથી યાદ કરવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણી પાસે આ પર્ટીકયુલર ઇન્ટિગ્રલ રહેવાની સામાન્ય પદ્ધતિ હતી 1D αXeαxXe αxdx તેથી આ એક ખૂબ જ સામાન્ય સ્વરૂપ હતું જેનો ઉપયોગ કોઈપણ ખાસ ઇન્ટિગ્રલ મેળવવા માટે થઈ શકે છે પરંતુ તે પછી અમે આ વિશેષ ફોર્મની પણ ચર્ચા કરી છે જ્યારે X આ એક્સપોનેનશીયલ ફંક્શન છે જેનો અર્થ eαx થાય છે તે કિસ્સામાં અમને સમજાયું છે કે આ 1fDeax1faeax જ્યાં fa≠0 પરંતુ અહીં આ મુદ્દો હતો કે આ fa≠0અન્યથા આપણે તે કરી શકતા નથી તેથી આ કિસ્સામાં જ્યારે આ fa0 તો પછી આ f આપણે શું સમજીએ છીએ કે આ f માં પરિબળ D ar હોવો જોઈએ કારણ કે આ જ કારણ છે કે આપણે અહીં આ f a મેળવી રહ્યા છીએ જે 0 ની બરાબર છે તેથી અહીં એક પરિબળ D ar હોવો આવશ્યક છે r કોઈપણ પૂર્ણાંક 1 2 3 અને તેથી વધુ હોઈ શકે છે તે કિસ્સામાં આપણે પણ મેળવી લીધું છે કે જ્યારે એક્સપોનેનશીયલ ફંક્શન લાગુ કરીએ ત્યારે આપણે આ 1D arછે આ મળશે 1D areaxxrr eax હવે આપણે આજે ચર્ચા કરીશું કે આપણે તેની ચર્ચા ચાલુ રાખીશું કે જ્યારે x જ્યારે તે કિસ્સામાં sin ફંક્શન પર cosine ફંક્શન ની રચના થાય છે ત્યારે આપણે કેટલાક સીધા પરિણામો મેળવી શકીએ છીએ જેનો ઉપયોગ પર્ટીકયુલર ઇન્ટિગ્રેલ્સ મેળવવા માટે થઈ શકે છે તેથી જમણી બાજુની બાજુ ક્યાં sin ફંક્શન હોય છે અથવા cosine ફંક્શન હોય ત્યારે ખાસ ઇન્ટિગ્રલ મેળવવા માટે આ પરિણામ મેળવવા માટે આપણે અહીં આ નાના રિઝલ્ટને પહેલા જોશું કે જો આલ્ફા બીટા અચળ હોય તો D2sin αxβ ϕ 2sin αxβ અને D2cos αxβ ϕ 2cos αxβ તેથી એકવાર આપણે અહીં અરજી કરીશું D2sin αxβ 2sin αxβ D2cos αxβ 2cos αxβ તેથી આ પરિણામ હવે આપણને જેની અનુભૂતિ થાય છે D2sin αxβ ϕ 2sin αxβ કિંમત મુકતા D2 1 sin αxβ 1ϕ 2sin αxβ જો 2≠0 1ϕsin αxβ 1ϕsin αxβ તેથી ફક્ત ફરીથી સારાંશ આપવા માટે જો આ X આ બંને સ્વરૂપમાં આ αxβ અથવા sinαxβ છે તો આપણે આનો વ્યવહાર કરી શકીએ છીએ 1fDcos αxβ 1D2cos αxβ 1 α2cos αxβ 2≠0 ગણતાં 1fDsin αxβ 1D2sin αxβ 1 α2sin αxβ તેથી ફક્ત આના આધારે એક ઉદાહરણ લેવા માટે તેથી અમે અહીં મૂલ્યાંકન કરવા માંગીએ છીએ 1D4D21cos 2x 121cos 2x 113cos 2x

તેથી હવે આપણે આ મેળવવા માંગીએ છીએ 1D22sin αx imagx2αsin αx ix2αcos αx

તેથી આપણે હોમોજીનીયસ ઈકવેશન નો સામાન્ય ઉકેલ શોધવો પડશે અથવા તેના બદલે આપણે તેને કોમ્પલિમેન્ટ્રી ફંક્શન કહીએ છીએ તેથી આપણે આના કોમ્પલિમેન્ટ્રી ફંક્શનો શોધવા પડશે જ્યાં ઔક્ષીલરી ઈકવેશન m240 હશે તેથી m0±2i અને તે પછી પૂરક ફંક્શન ઘાતાંકીય c1cos 2xc2sin 2x લે છે આ આ ડીફરન્સીયલ ઈકવેશન નું સહાયક ફંક્શન છે અને પછી અમને તે પર્ટીકયુલર ઇન્ટિગ્રલ મળશે જે ફોર્મ લેશે 1D24x 1D242x 2 181 xsin 2x તેથી તે અહીં છે જે પરિણામ છે અને સામાન્ય સોલ્યુશન ફક્ત કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અને વત્તા આ પર્ટીકયુલર ઇન્ટિગ્રલ હશે yc1cos 2xc2sin 2x 181 xsin 2x અહીં વધુ બે નિયમનો ઉપયોગ કરવામાં આવે છે તેથી અમે ડીફરન્સીયલ માટે જઈશું નહીં અમે ફક્ત અહીં નિયમો લખીશું તેથી જો xm એ ડીગ્રી m નું પોલીનોમિયલ છે તો આ કેવી રીતે નિયંત્રિત કરવું વિચાર એ છે કે જે ઉદાહરણની સહાયથી યોગ્ય રીતે સમજાવવામાં આવશે તેથી આ ઓપરેટર ફંક્શન f માં થી ત્યાં સૌથી ઓછા ડિગ્રીનું ઓપરેશન છે કારણ કે તે આ 1±FDઘટાડે છે તેથી આપણી પાસે આ FD ત્યાં છે તેમાંથી આપણે સૌથી ઓછી ડિગ્રી લઈશું તેથી અમને આ ફોર્મમાંથી 1±FD મળે છે સામાન્ય રીતે આ આલ્ફા ત્યાંના મોટાભાગના કિસ્સાઓમાં હોય છે અને જ્યારે આપણે આ કરીએ ત્યારે આપણે હવે આ અંશમાં લઈ જઈશું અને પછી આપણે તેનો વિસ્તાર કરીશું તેથી આપણે ફક્ત વિસ્તરણમાં જઇશું જે ડિફેન્સિશનલ ઓપરેટર કે જેને આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ પરંતુ આ સરળ છે જ્યારે આપણી પાસે x પાવર m ની જેમ જમણી બાજુ હોય કારણ કે જ્યારે x પાવર m પર લાગુ પડે ત્યારે ડિફરન્સલ ઓપરેટર ત્યાં પરિણામ એક પ્રકારનું તેથી આપણે તે ડીફરન્સીયલ ટર્મ બરાબર ત્યાં મેળવી શકીએ છીએ ત્યાં ડીફરન્સીયલ મોટે ભાગે આપણે આ વિસ્તરણો ત્યાં વાપરવા પડે છે જ્યારે આપણે આને અંશમાં લઈએ છીએ તેથી 1x 11 xx2 x3⋯ 1 x 11xx2x3⋯ તેથી અહીં અમે આ વિચારને દર્શાવવા માટે ફક્ત આ ઉદાહરણ લઈએ છીએ જે ફરીથી એકદમ સામાન્ય છે તેથી અહીં અમારી પાસે છે 1D3 D2 6Dx21 તેથી આ પોલીનોમિયલ ની ટર્મ 1D3 D2 6D છે તેથી આપણે શું કરીશું આપણે અહીં આ 6 છે જેનો આ સૌથી નીચો ઓર્ડર ટર્મ લઈશું તેથી 1 6D1D6 D26x21

તેથી 1fDeaxVeax1fDaV તેથી તે એક પ્રકારનું શિફ્ટિંગ પ્રમેય છે જેનો આપણે અહીં શિફ્ટિંગ પરિણામનો ઉપયોગ કરીએ છીએ

તેથી 1fDxVx1fV fDfD2V તેથી આ સૂત્ર સાથે આપણે આ ઉદાહરણમાં સીધા જ પર્ટીકયુલર ઇન્ટિગ્રલ મેળવી શકીએ છીએ 1D2 2D1xsin x તેથી આપણે તેનું મૂલ્યાંકન કરવું પડશે જે આપણે પહેલાથી જ શીખ્યા છે કે તે કેવી રીતે કરવું

જે આપણે અંકો પર લઈ જઈએ અને તેને વિસ્તૃત કરી શકીએ અમારી પાસે અન્ય સીધા સૂત્રો છે જે 1fDeaxVeax1fDaV 1fDxVx1fV fDfD2V તેથી આપણે આ ઇન્ટિગ્રલ વિશેષ ઇન્ટિગ્રલ મેળવવા વિશે ઘણી યુક્તિઓ જોઇ છે આપણે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અથવા હોમોજીનીયસ ઈકવેશન ના સામાન્ય સોલ્યુશનની ગણતરી કેવી રીતે કરવી તે પણ શીખ્યા તેથી નોન હોમોજીનીયસ ઈકવેશન નો સામાન્ય ઉકેલ શોધવા માટે આપણે ફક્ત બે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અને વિશેષ ઇન્ટિગ્રલ ઉમેરવા પડશે જે આપણે ઘણી પરિસ્થિતિઓમાં શીખ્યા છે આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર